અગાઉના લેકચરમાં આપણે ઇંડસ્ટ્રિયલ સંચારને ટેકો આપવા માટે વિશિષ્ટ આવશ્યકતાઓમાંથી પસાર થયા છીએ આપણે જોયું છે કે ઇંડસ્ટ્રિયલ સંદર્ભમાં કહેવા માટે ઇંડસ્ટ્રિયલ સંદર્ભમાં અન્ય પ્રકારનાં બિન ઇંડસ્ટ્રિયલ દૃશ્યો ના ઉપયોગ માટેના નિયમિત પ્રોટોકોલ ઉપયોગી નથી અને આપણે જોયું છે કે અગાઉના લેકચરમાં ઉદ્યોગની વિશેષ આવશ્યકતાઓ શું છે ત્યાં વિવિધ પ્રોટોકોલો છે જેમ કે મોડબસ ટીસીપીModbus ટીસીપી પ્રોટોકોલના ફીલ્ડબસ સ્યુટ જેને ઇંડસ્ટ્રિયલ સંદેશાવ્યવહાર દૃશ્યમાં માસ્ટર ડિવાઇસેસ સ્લેવ ઉપકરણો અને તેથી વચ્ચેના સંદેશાવ્યવહાર માટે સમર્થન આપવા માટે સૂચવવામાં આવ્યું છે તેથી આપણે આગળ જઈશું અને આપણી પાસે બીજા કેટલાક જુદા જુદા પ્રોટોકોલો પર એક નજર હશે હવે પછીનું પ્રોફેબસ પ્રોટોકોલ છે જે મૂળરૂપે પ્રોસેસ ફીલ્ડ બસ છે આ હવે પૂર્ણ પ્રક્રિયા પ્રોસેસ બસ પ્રોફિબસ પ્રોટોકોલ છે તેથી આ વિશિષ્ટ પ્રોટોકોલ આના આધારે છે તે આ ખાસ ઉદ્યોગ ધોરણ આઇઇસી 61158 પર આધારિત છે આ પ્રોફિબસ પ્રોટોકોલ એક ફીલ્ડ બસ ટેકનોલોજી પ્રોટોકોલ છે અને અન્ય ઘણા પ્રોટોકોલોને સપોર્ટ કરે છે તેથી અને આકસ્મિક રીતે મારે અહીં અત્રે ઉલ્લેખ કરવો જોઈએ કે આ સૌ પ્રથમ 1980 ના દાયકાના અંતમાં જર્મનીમાં પ્રસ્તાવિત કરવામાં આવી હતી અને સિમેન્સ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેથી તે ચક્રીય સંદેશાવ્યવહાર અને અસાયક્લિક સંદેશાવ્યવહાર બંનેને સપોર્ટ કરે છે એસિંક્રોનસ મેસેજિંગ સપોર્ટેડ છે અને દૃશ્યોમાં ઉપયોગ માટે ખૂબ જ આકર્ષક છે જ્યાં એલાર્મ હેન્ડલિંગ કરવું પડશે એલાર્મ હેન્ડલિંગ માટે કમ્યુનિકેશન કરવું પડશે તેથી પ્રોફિબસ પ્રોટોકોલ તે પ્રકારના દૃશ્યોમાં ખૂબ ઉપયોગી છે ત્રણ જુદા જુદા પ્રકારો પ્રોફિબસ પ્રોટોકોલના ત્રણ જુદા જુદા પ્રકારો છે પ્રથમ એક પ્રોફિબસ એફએમએસ છે જે ફીલ્ડબસ મેસેજ સ્પેસિફિકેશન માટે વપરાય છે આ મૂળભૂત રીતે પીસી અને પીએલસી વચ્ચેના સંપર્કને સંભાળે છે આ પીસી અને પીએલસી છે આ વિશિષ્ટ સંદેશાવ્યવહાર પ્રોફિબસના એફએમએસ પ્રકાર દ્વારા સપોર્ટેડ છે આગળ પ્રોફિબસ ડીપી છે ડીપી ડિસેંટરલાઈજ પેરિફેરલ્સ નો અર્થ છે તે મૂળભૂત રીતે આરએસ 484 કમ્યુનિકેશન ને એક સમયે લગભગ 32 ડિવાઇસીસ સુધી સપોર્ટ કરતા આરએસ 484 કમ્યુનિકેશનને સપોર્ટ કરે છે તે જ સમયે 32 ઉપકરણો 32 ઉપકરણો સુધી લગભગ 1900 મીટરને ટેકો આપી શકે છે આ પ્રકારની વસ્તુ 10 કિલોમીટર 4 રિપિટર્સ સુધી કરી શકાય છે તે 484 આરએસ 484 ટ્રાન્સમિશનનો ઉપયોગ કરે છે અને ઝડપ 9 6 કેબીપીએસથી 12 એમબીપીએસ સુધીની હોય છે તે પછી પ્રોફિબસ પીએ આવે છે પીએ એટલે પ્રોસેસ ઑટોમેશન અને અહીં આ પીએ મૂળભૂત રીતે લગભગ 31 2KBS ની ગતિને સપોર્ટ કરે છે તે માન્ચેસ્ટર બસ પાવર એમબીપીનો ઉપયોગ કરે છે આ એમબી એમબીપી જોખમી વાતાવરણ માટે ખૂબ ઉપયોગી છે કારણ કે તે એવી રીતે બનાવવામાં આવ્યું છે કે જોખમી વાતાવરણ હોય તો પણ આ એમબીપી કાર્ય કરશે આ એમબીપી હજી પણ આવા વાતાવરણમાં ડેટા સ્થાનાંતરિત કરશે પ્રોફિબસમાં બે સ્તરો છે એક ડેટા લિંક લેયર છે અને બીજો એક ફિજીકલ લેયર છે ટોપોલોજીની દ્રષ્ટિએ પ્રોફેબસમાં બસ ટોપોલોજી ખૂબ જ લોકપ્રિય છે અને આ બસો આ એમબીપીનો ઉપયોગ કરે છે જે આપણે માન્ચેસ્ટર બસ પાવર ટેક્નોલોજીમાં લગભગ 1900 મીટર સુધીના સંદેશાવ્યવહારને ટેકો આપવા માટે જોયું છે તેથી આ એમબીપી તકનીક માન્ચેસ્ટર બસ પાવર તકનીક ડેટા તેમજ પાવર ટ્રાન્સમિશનને સપોર્ટ કરે છે બંને જોખમી વાતાવરણમાં થઈ શકે છે આગળ ઇન્ટર બસ પ્રોટોકોલ આવે છે તેથી આ વિશિષ્ટ પ્રોટોકોલ 1987 માં કંપની ફોનિક્સ ના સંપર્ક દ્વારા વિકસાવવામાં આવ્યો હતો તે યુરોપિયન સ્ટાન્ડર્ડ ઈએન50254 તેમજ આઇઇસી 61158 પર આધારિત છે આ કિસ્સામાં પીસી પીએલસી અને ખાસ ગોઠવાયેલાઆઈઑ I O મોડ્યુલો વચ્ચેનો સીરીયલ કમ્યુનિકેશન અને આ ખાસ ગોઠવાયેલ આઇઓ I O મોડ્યુલો જુદા જુદા સેન્સર્સઅને એક્ટ્યુએટર્સથી કનેક્ટ બદલામાં થશે તેથી મૂળભૂત રીતે ઇન્ટર બસમાં સંદેશાવ્યવહારનું સ્પેક્ટ્રમ એકદમ વૈવિધ્યસભર છે તેથી પીસી પીએલસી આઇ ઓ ડિવાઇસીસIO devices સેન્સર એક્ટ્યુએટર્સ અને તેથી વધુ તેથી ઇન્ટર પાસ દ્વારા તમામ પ્રકારના સંદેશાવ્યવહારને ટેકો મળે છે એપ્લિકેશન ક્ષેત્રોની દ્રષ્ટિએ સેન્સર એક્ટ્યુએટેડ એપ્લિકેશન્સ મશીન સિસ્ટમ ઉત્પાદન પ્રક્રિયા ઇજનેરી આ તમામ પ્રકારની એપ્લિકેશનોને સમર્થન છે અન્ય સુવિધાઓના સંદર્ભમાં નેટવર્ક ટોપોલોજી network topology કે જે સપોર્ટેડ છે તે રિંગ ટોપોલોજી છે જે લગભગ 512 સબ્સ્ક્રાઇબર્સને કનેક્ટિવિટી પ્રદાન કરશે કુલ બસ લંબાઈ 13 કિલોમીટર છે જે તમે જોઈ શકો તેટલી લાંબી છે તેથી ઇંડસ્ટ્રિયલઆવશ્યકતાઓ માટે 13 કિલોમીટરનું સંચાલન તદ્દન સહાયક છે માસ્ટર સ્લેવ કમ્યુનિકેશન આર્કિટેક્ચર જેમ કે હજી પણ ઉપયોગમાં લેવાય છે અને ઇન્ટર બસ દ્વારા સપોર્ટેડ ટ્રાન્સમિશન રેટ 500 કે આગળ આવે છે આ પ્રોટોકોલ સીસી લિંક સીસી એટલે નિયંત્રણ અને સંદેશાવ્યવહાર નિયંત્રણ અને સંદેશાવ્યવહાર લિંક પ્રોટોકોલ સીસી લિંક આ મૂળરૂપે એક ખુલ્લો ઇંડસ્ટ્રિયલ નેટવર્ક પ્રોટોકોલ છે તેથી અહીં ખરેખર આપણે બધાં વિવિધ પ્રકારનાં પ્રોટોકોલ વિશે વાત કરી રહ્યા છીએ વિવિધ કંપનીઓ સિમેન્સ મિત્સુબિશી ઇલેક્ટ્રિક કોર્પોરેશન વગેરે સાથે આવે છે તેથી બધી સ્નીડર ઇલેક્ટ્રિક આ બધી જુદી જુદી કંપનીઓ તેમની પાસેની વિવિધ વિશિષ્ટ આવશ્યકતાઓને સંતોષવા માટે મદદ કરવા માટે તેમના પોતાના વિવિધ પ્રોટોકોલ લઈને આવી જે આખરે લોકપ્રિય બની અને હાલમાં ઇંડસ્ટ્રિયલ સંદેશાવ્યવહાર માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાઇ રહી છે તેથી સીસી લિન્ક પ્રોટોકોલ 1997 માં મિત્સુબિશી દ્વારા આ વિશિષ્ટ પ્રોટોકોલની દરખાસ્ત કરવામાં આવી હતી અને તે ઈએન 954 ના ધોરણો તેમજ આઇઇસી 61508 પર આધારીત છે અને તે આઇએસઓ ધોરણો 15693 અને 14443 સાથે સુસંગત છે તેથી તે વિવિધ ઉત્પાદકો દ્વારા ઉત્પન્ન થતાં વિવિધ ઉપકરણોને વાતચીત કરવામાં સક્ષમ બનાવવા માટે સક્ષમ કરે છે આ વિભિન્ન ઉપકરણો વચ્ચેની આ આંતરવ્યવહારિકતા આ વિશિષ્ટ પ્રોટોકોલ સીસી લિંક પ્રોટોકોલ દ્વારા મોટા પ્રમાણમાં સમર્થિત છે એપ્લિકેશન ક્ષેત્રોની દ્રષ્ટિએ સુવિધાઓ વ્યવસ્થાપન મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન પ્રક્રિયા નિયંત્રણ ઑટોમેશનને સપોર્ટેડ છે આ સીસી લિન્ક પ્રોટોકોલ દ્વારા સપોર્ટના વિવિધ એપ્લિકેશન ક્ષેત્ર છે આ સીસી લિન્ક પ્રોટોકોલ સ્ટાન્ડર્ડ સીસી લિન્ક પ્રોટોકોલના વિવિધ પ્રકારો છે પછી આપણી પાસે સીસી લિંક એલટી સીસી લિન્ક સુરક્ષા અને સીસી લિંક ઇંડસ્ટ્રિયલ ઇથરનેટ છે તેથી સીસી લિન્ક સ્ટાન્ડર્ડ માહિતી અને નિયંત્રણ ડેટાના પ્રસારણને સરળ બનાવે છે સીસી લિન્ક એલટી સેન્સર્સ અને એક્ટ્યુએટર્સને અનુકૂળ અમલીકરણ અને તેમની વચ્ચે કનેક્ટિંગ પ્રદાન કરે છે સીસી લિન્ક સલામતી સીસી લિન્ક પ્રોટોકોલ પર આધારિત છે અને સીસી લિન્ક આઇઇ ઓપરેશન ડિવાઇસ મોનિટરિંગ અને ડેટા ટ્રાન્સમિશન ને સક્ષમ કરે છે અને અનુરૂપ ડેટા ટ્રાન્સમિશન દરો અહીં ધોરણ માટે 10 એમબીપીએસ આપવામાં આવે છે સીસી લિંક એલટી માટે 2 5 એમબીપીએસ સલામતી 10 એમબીપીએસ છે અને ઔદ્યોગિક ઇથરનેટ 1 જીબીપીએસ છે અને અન્ય સુવિધાઓ અહીં સૂચિબદ્ધ છે તેથી એકંદરે વાતચીતની ગતિ સીસી લિન્ક 2 5 એમબીપીએસથી 1 જીબીપીએસ માં ઘણી અલગ પડે છે ટ્રાન્સમિશન અંતર જે સપોર્ટ કરે છે તે ફીલ્ડ બસ માટે 100 મીટર છે અને નિયંત્રણ માટે 550 મીટર ઓપરેટિંગ આવર્તન 13 56 મેગાહર્ટ્ઝ છે અને તે ડુપ્લેક્સ અને એકલ ટ્રાન્સમિશન લાઇનના સ્વરૂપમાં ડુપ્લેક્સ અને ડેટા ટ્રાન્સમિશન બંનેને સપોર્ટ કરે છે અને એકંદરે ડિટરમેનસ્ટિક કમ્યુનિકેશન સીસી લિંક દ્વારા સપોર્ટેડ છે આ પ્રોટોકોલ ડિવાઇસ નેટ પર જતા પહેલાં આપણે આ સીસી લિંક પ્રોટોકોલ કેવી રીતે કાર્ય કરે છે તે એકંદરે પસાર કરીશું આપણી પાસે સીસી લિંક છે આપણી પાસે આ જુદા જુદા ઉપકરણો છે ચાલો આપણે સ્લેવ ઉપકરણો કહીએ આપણી પાસે નિયંત્રક ઉપકરણો છે માસ્ટર ડિવાઇસેસ આ સ્લેવ ડિવાઇસેસ વિવિધ ઑપરેટર્સ દ્વારા અને નિયંત્રકો દ્વારા આ માસ્ટર ડિવાઇસેસ ને સંચાલિત કરવામાં આવશે તેથી આપણી પાસે જુદી જુદી બસ છે આપણી પાસે આ પીએલસી પીએલસી 1 પીએલસી 2 પીએલસી એન છે આપણી પાસે જુદા જુદા પીસી હોઈ શકે છે આપણી પાસે ઇંડસ્ટ્રિયલ પીસી છે આપણી પાસે એચએમઆઈ ડિવાઇસીસ એચએમઆઈ અને તેથી વધુ હોઈ શકે છે તેથી આપણી પાસે જુદી જુદી વસ્તુઓને ટેકો આપવા માટે જુદા જુદા પીએલસી છે ઉદાહરણ તરીકે આ સલામતીની આવશ્યકતાઓને પૂરી કરવા માટે હોઈ શકે છે આ વિવિધ વસ્તુઓ માટે હોઈ શકે છે તેથી આ પ્રોટોકોલ આ ખાસ બસ સીસી લિંક અને સીસી લિન્ક આઇઇ નિયંત્રણ હેઠળ અહીંનો સીસી લિંક પ્રોટોકોલ હશે તે પછી આપણે એ જ રીતે આ ખાસ પી ને વિવિધ સેન્સરથી કનેક્ટ કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે સેન્સર 1 સેન્સર 2 જુદા જુદા કેમેરા એ જ કેમેરા કેમેરા 1 કેમેરા 2 અન્ય ઘણા જુદા જુદા ટ્રાન્સમિશન ડિવાઇસીસ હોઈ શકે છે અને આ ભાગ ને આપણે સીસી લિંક બેઝિક નો ઉપયોગ કરી શકીએ છીએ આ ભાગ માટે આપણે મોટર્સ મોટર જોડાણો સાથે મોટર ડ્રાઇવરો પછી બીજાથી જુદા જુદા સાથે ઉપયોગ પણ કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે વિવિધ પ્રકારનાં મોટર્સ કદાચ સર્વો નિયંત્રણ સર્વો નિયંત્રણ અને તેથી વધુ અહીં આપણી પાસે સીસી લિંક આઇઇ વર્ઝનનો ઉપયોગ થઈ શકે છે અને આપણે તેને વધુ લંબાવી શકીએ છીએ અને આપણી પાસે પીએલસી એન કેટરિંગ હોઈ શકે છે અન્ય વિવિધ પ્રકારનાં સેન્સર અથવા વિવિધ સ્વીચ ગિયર્સ તેથી વિવિધ વસ્તુઓ જે આપણે લંબાવી શકીએ તેથી હું તમને અહીં જે બતાવવા માંગું છું તે આ પ્રકારનાં પ્રોટોકોલનાં વિવિધ પ્રકારો છે આઇ કન્ટ્રોલ બેઝિક તો પછી આની જેમ આનો ઉપયોગ જુદી જુદી બસોમાં કરવામાં આવશે માસ્ટર અને સ્લેવને સ્લેવ માં આ માસ્ટરની જેમ આ ખાસ રીત જોડવામાં આવશે તેથી ચાલો હવે આગળ વધીએ અને ડિવાઇસનેટ તરફ જોઈએ તેથી ડિવાઇસ નેટ સ્ટાન્ડર્ડ કંટ્રોલર એરિયા નેટવર્ક પ્રોટોકોલ સીએએન પ્રોટોકોલ પર આધારિત છે તેથી તે સીએએન પ્રોટોકોલ પર આધારિત છે અને આ સીએએન પ્રોટોકોલ ડેટા લિંક્સ લેયરમાં સીરીયલ કમ્યુનિકેશન માટે એક ધોરણ પ્રદાન કરે છે અને તે પીએલસી અને તેથી વધુ સાથે વિવિધ સેન્સર એક્ટ્યુએટર્સને જોડે છે તેથી ડિવાઇસ નેટ સેન્સર્સ અથવા એક્ટ્યુએટર્સ અને પીએલસી વચ્ચેના આ સંચારમાં તમને મદદ કરી શકે છે આ વિશિષ્ટ પ્રોટોકોલ નો ઉપયોગ કરી શકાય છે અને આ વિશિષ્ટ પ્રોટોકોલ સીએએન પ્રોટોકોલ પર આધારિત છે તેથી સલામતી ઉપકરણો ઇનપુટ આઉટપુટ નેટવર્ક બધા ઉપકરણો અને ડિવાઇસનેટ પ્રોટોકોલ ની મદદ લઈ શકશે તેથી ડિવાઇસનેટ ની વિવિધ સુવિધાઓ છે કંટ્રોલર એરિયા નેટવર્કમાં ડેટા ડેટા ફ્રેમ ની સહાયથી પહોંચાડવામાં આવે છે તેથી ફ્રેમ્સના રૂપમાં આ કંઈ નવી નથી આ ફ્રેમ્સ માં આ આઈડી ફીલ્ડ છે જે 11 બિટ્સનું છે અને ડેટા ફીલ્ડ જે 8 બાઇટ્સનું છે તેથી આ મૂળભૂત રીતે સીએસએમએ એનબીએ ચેનલ એક્સેસ સ્કીમCSMA NBA channel access scheme નો ઉપયોગ ભૌતિક સ્તરમાં કરે છે અને વિવિધ પ્રકારના ટેલિગ્રામને વ્યાખ્યાયિત કરે છે જે મૂળભૂત રીતે ફ્રેમ્સ જેવી કંઈક છે નેટવર્ક ટોપોલોજી ના વિવિધ ભાગોને ટેકો આપવા માટે એરર ડિટેકટિંગ પદ્ધતિઓ અને ડેટા માન્યતા શોધવામાં હવે આ આ કેટલાક લોકપ્રિય ઇંડસ્ટ્રિયલ સંદેશાવ્યવહાર પ્રોટોકોલ છે જેનો ઉપયોગ થાય છે ત્યાં અન્ય ઘણા પ્રોટોકોલ જે પણ છે આપણે આઈ એસએ 100 પ્રોટોકોલ વિશે તમને યાદ આવે તો પણ આપણે ચર્ચા કરી છે જે આપણે સામાન્યઆઈઑટી કમ્યુનિકેશન પ્રોટોકોલને આવરી લેતી વખતે કરી હતી તેથી તે સમયે આઇએસએ 100 શ્રેણીના પ્રોટોકોલ ની ચર્ચા કરવામાં આવી હતી તેથી તે મૂળભૂત રીતે સારું છે તે વાયરલેસ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે છે અને તે જ આપણે સામાન્ય ઇંડસ્ટ્રિયલ વાયરલેસ કનેક્ટિવિટી ખાસ કરીને ઓછી પાવર કનેક્ટિવિટી નીચા પાવર ડિવાઇસીસ માટે સપોર્ટ અને ઉપયોગની મદદથી ચર્ચા કરી છે અને તે આની મદદથી 100 થઈ શકે છે તે ઇંડસ્ટ્રિયલ એપ્લિકેશનોને સપોર્ટ કરે છે જે તેનો રસપ્રદ ભાગ છે વાયર્ડ કનેક્ટિવિટીની દ્રષ્ટિએ આ વિવિધ તકનીકીઓ પરંપરાગત રીતે છે એક આ ડીએસએલ મોડેમ ટેક્નોલોજીઅને ટેલિફોન નેટવર્ક્સ માટેનું પીએસટીએન છે સુખાકારીની દ્રષ્ટિએ આ આઇઇસી 62601 ડબ્લ્યુઆઈએ પીએ સેટેલાઇટ આઇએસએ 100 ની જોડી કરે છે જેનો મેં હમણાં જ ઉલ્લેખ કર્યો છે અને એલપીડબ્લ્યુએએન આ જુદા જુદા વાયરલેસ કનેક્ટિવિટી પ્રોટોકોલ્સ છે અને આ વાયર્ડ કનેક્ટિવિટી માટેની વિવિધ તકનીકીઓ છે આપણે આ દરેકને ખૂબ ટૂંકમાં જોઈશું ડીએસએલ મને લાગે છે કે તમારામાંના ઘણા પહેલાથી જ ડીએસએલથી પરિચિત છો તેમ છતાં આપણે હવે ડીએસએલ નો વધુ ઉપયોગ નહીં કરીએ ડીએસએલ નો અર્થ ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન છે અને આ ખાસ ટેક્નોલોજી પરંપરાગત ટેલિફોન એનાલોગ ટેલિફોન કમ્યુનિકેશન લાઇનમાં રૂપાંતરિત કરવા માટે ખૂબ જ લોકપ્રિય બની હતી તે એનાલોગ ટેલિફોન કમ્યુનિકેશન લાઇનો પર ડેટા મોકલવા માટે આ વિશિષ્ટ તકનીક ડીએસએલ તકનીક શરૂ કરવામાં આવી હતી તેથી આ ડીએસએલ તકનીક વોઇસના સંદેશાવ્યવહાર ટેલિફોન સિગ્નલ ટેલિફોન વોઇસ સિગ્નલો તેમજ ડેટા બંનેને સમર્થન આપી શકે છે અને તેના બે ભાગો એડીએસએલ અને ડીએસએલ છે માફ કરશો એસડીએસએલ તે 2 ઉપકરણોમાં ચલાવી શકાય છે એડીએસએલ અથવા એસડીએસએલ તે ત્યાંના વિશિષ્ટ ડિવાઇસ ના આધારે તેથી સામાન્ય રીતે તે બંનેને ટેકો આપશે તેથી ઘરોમાં એડીએસએલનો વધુ ઉપયોગ થાય છે મૂળભૂત રીતે એડીએસએલ મોડેમ્સ ખૂબ લોકપ્રિય હતા આજકાલ લોકો પાસે પણ છે તેઓ હવે એડીએસએલ આધારિત મોડેમનો ઉપયોગ કરી રહ્યાં નથી પરંતુ તે જાણવું સારું છે કે આ શું છે કારણ કે આમાંના કેટલાક ઉદ્યોગો હજી પણ આ વારસાઈ મોડેમ નો ઉપયોગ કરી શકે છે એડીએસએલ કેમ તેને અસમપ્રમાણ કહેવામાં આવે છે કારણ કે તે અપલોડની ગતિની તુલનામાં ઊંચી ડેટ ડાઉનલોડ ગતિને સપોર્ટ કરે છે તેથી ડાઉનલોડ ગતિ અને અપલોડ ની ગતિ વચ્ચે અસમપ્રમાણતા છે જે એસડીએસએલ સમાન અપલોડ અને ડાઉનલોડની ગતિના કિસ્સામાં સમાન છે તેથી મૂળભૂત ડીએસએલ ડાઉનલોડ સપાટી માટે 1 544 એમબીપીએસ ના ડેટા રેટ અને 8 448 એમબીપીએસ ને સપોર્ટ કરે છે એનાલોગ ફોર્મેટ માં કોઈપણ રૂપાંતર વિના ડેટા ડિજિટલ ફોર્મેટ માં પ્રસારિત થાય છે અને આ ડિજિટલ ટ્રાન્સમિશન સંચાર માટે વિશાળ શ્રેણીની બેન્ડવિડ્થ ને મંજૂરી આપે છે મોડેમ ખૂબ પ્રખ્યાત છે મોડેમ ટેક્નોલોજી મોડેમ એ મોડ્યુલેટર ડિમોડ્યુલેટર માટે વપરાય છે જે મૂળભૂત રીતે એક ઉપકરણ છે જે એન્કોડ કરેલા ડેટા સાથે કેરિયર સિગ્નલોનું મોડ્યુલેશન અને ડિમોડ્યુલેશન કરશે અને આ ડેટાને એનાલોગ સ્વરૂપમાં મોડ્યુલેટેડ કરવામાં આવે છે તે તે સ્થાનાંતરિત કરતી સાઇટ છે અને મોડેમ દ્વારા પ્રાપ્ત એનાલોગ ડેટા ડિમોડ્યુલેટર બાજુ ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તેથી ત્યાં વિવિધ પ્રકારનાં મોડેમ્સ છે જે સપોર્ટેડ છે સિમ્પલેક્સ મોડેમ હાફ ડુપ્લેક્સ અને ડુપ્લેક્સ સિમ્પલેક્સ એક દિશામાં ડેટા ટ્રાન્સમિશનની તક આપે છે અર્ધ ડુપ્લેક્સ દ્વિપક્ષીય પરંતુ એક સમયે અને ડુપ્લેક્સ દ્વિ દિશાકીય અને તે જ સમયે તેનો અર્થ એ કે એક સાથે ટ્રાન્સમિશન મોડ ના આધારે આ મોડેમ્સને સિંક્રનસ અથવા અસિંક્રનસ તરીકે વર્ગીકૃત કરી શકાય છે સિંક્રનસ નો અર્થ એ કે આ ચોક્કસ સ્થિતિમાં ડેટાના બીટ્સનો સતત પ્રવાહ નિયંત્રિત કરી શકાય છે પરંતુ બાહ્ય ક્લોક પલ્સ ની જરૂર હોય છે અને અસિંક્રનસ મૂળભૂત રીતે બાહ્ય ક્લોકના સંકેત વિના શરૂ કરી અને બંધ કરી શકે છે તે બિટ્સ છે તેથી અહીં તમે બાહ્ય ક્લોકનો ઉપયોગ કરવા માંગો છો અહીં કોઈ બાહ્ય ક્લોક નથી બાહ્ય ક્લોક વિના તેથી અસિંક્રનસ બાહ્ય ક્લોક વિના છે અને સિંક્રનસ બાહ્ય ક્લોક ની સહાયથી સિંક્રનાઇઝેશન કરવામાં આવે છે આગળ પીએસટીએન તકનીક આવે છે અને પીએસટીએન મૂળભૂત રીતે પબ્લિક સ્વિચડ ટેલિફોન નેટવર્ક માટે વપરાય છે જે આપણી જૂની ટેલિફોન સિસ્ટમ્સ જેવી છે તેથી આ મૂળભૂત રીતે તકનીક કાર્ય કરે છે સર્કિટ સ્વિચ નેટવર્કિંગ તરીકે ઓળખાતી કંઈકની મદદથી જે જાહેર ટેલિકમ્યુનિકેશન સિસ્ટમોને કેવી રીતે કાર્ય કરે છે તે કહે છે આ નેટવર્ક્સ ફાઇબર ઑપ્ટિક કેબલ્સ ટેલિફોન કનેક્શન લાઇનો સેલ્યુલર કમ્યુનિકેશન માઇક્રોવેવ ટ્રાન્સમિશન લિંક્સ નો ઉપયોગ કરીને પ્રાદેશિક સ્થાનિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્કેલ પર ચાલે છે પછી આગળનું એક આઇઇસી પાસ 62601 છે ડબ્લ્યુઆઈએ પી તેથી ડબ્લ્યુઆઈએ પીએ એટલે ઇન્ડસ્ટ્રી ઑટોમેશન અને પ્રોસેસ ઑટોમેશન માટે વાયરલેસ એપ્લિકેશન ઇંડસ્ટ્રિયલ ઑટોમેશન પ્રક્રિયા ઑટોમેશન આ એક પ્રમાણભૂત વાયરલેસ કમ્યુનિકેશન ટેકનોલોજી છે જે ઇંડસ્ટ્રિયલ આઇઓટી પર કેન્દ્રિત છે તે એક પ્રકારનું 802 15 અને આઈઇસી ધોરણ છે આ વિશિષ્ટ પ્રોટોકોલના ફાયદા એ છે કે તે સપોર્ટ કરે છે અનુકૂલનશીલ આવર્તન હોપિંગ જે તેને વધુ સુરક્ષિત બનાવે છે ડેટા પેકેટોનું એકત્રીકરણ અને વેરીએબલ રૂટીંગ મેથોડોલોજીઝ વેરિયેબલ રૂટીંગ પ્રોટોકોલ આ વિશિષ્ટ પ્રોટોકોલ દ્વારા સપોર્ટેડ છે સેટેલાઈટ કમ્યુનિકેશન વૈશ્વિક લાંબા અંતર વિવિધ બિંદુઓ વચ્ચેના સંદેશાવ્યવહાર માટે એક પ્રખ્યાત તકનીક છે પરંતુ આ ઉપગ્રહ સંચાર ઉપકરણો વધુ કિંમતે આવે છે ત્યાં ઉંચી કિંમત હોવા છતાં તે સંચારની દ્રષ્ટિએ વૈશ્વિક કવરેજ પ્રદાન કરવામાં વધુ અસરકારક છે પરંતુ આ ઉપકરણોની કિંમત ઘણી વધારે છે અન્ય મુશ્કેલીઓ એ છે કે પૃથ્વીની સપાટી પરના અન્ય પ્રકારનાં પ્રોટોકોલો અને સંદેશાવ્યવહાર તકનીકોની તુલનામાં પ્રચંડ વિલંબ થાય છે છેલ્લું એક એ છે કે સમારકામની દ્રષ્ટિએ તેનો અર્થ એ છે કે જો કોઈ પ્રકારની ખામી સેટેલાઇટ કમ્યુનિકેશન ટેકનોલોજીમાં આવી હોય તેથી તેને સુધારવું વધુ મુશ્કેલ છે કારણ કે અહીં આપણે પૃથ્વી પરના બેઝ સ્ટેશનને સેટેલાઇટ સ્ટેશનોથી જોડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ પ્રકારની ભૂલ સુધારણા અને નિદાન અહીંથી વધુ મુશ્કેલ છે તેથી આ પ્રોટોકોલો માટે આના આ કેટલાક સંદર્ભો છે જેની વિશેષ ચર્ચામાં આપણે ચર્ચા કરી છે તેથી હું તમને આ જુદા જુદા સંદર્ભોમાંથી પસાર થવા માટે પ્રોત્સાહિત કરીશ અને તમે આનાથી પણ વધુ શોધ કરી શકશો અને આ તકનીકીને પણ સમજવાનો પ્રયાસ કરીશું અને આ સાથે આપણે અંત લાવીશું આપણે જુદા જુદા ઇંડસ્ટ્રિયલ સંદેશાવ્યવહાર માટે ઉપયોગ કરી શકાય તેવા જુદા જુદા પ્રોટોકોલ વિશે વાત કરી છે આપણે ઇંડસ્ટ્રિયલ ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે વિવિધ વાયર્ડ તેમજ વાયરલેસ કમ્યુનિકેશન ટેકનોલોજી અને પ્રોટોકોલ ના ઉપયોગ વિશે પણ વાત કરી છે અને આપણે જોયું છે કે ઘણું બધું છે જે આપણે વિસ્તૃત કરી શકીએ છીએ આ ફક્ત એકમાત્ર પ્રોટોકોલ નથી તેનો ઉપયોગ કરી શકાય છે આપણે ત્યાં જુદા જુદા અન્ય પ્રોટોકોલનો ઉપયોગ પણ કરી શકીએ તેથી ત્યાં મોટી સંખ્યામાં પ્રોટોકોલ સમાપ્ત થાય છે તેથી આપણે આનો ઉપયોગ આ વિવિધ ઉપકરણો વચ્ચે કનેક્ટિવિટી આપવા માટે કરી શકીએ છીએ અને સામાન્ય રીતે તે ક્લાયંટ સર્વર આર્કિટેક્ચર આર્કિટેક્ચરનો માસ્ટર સ્લેવ પ્રકારનો આ એકંદર નેટવર્કના વિવિધ ભાગોને સહાયક છે જુદા જુદા પ્રોટોકોલો એ છે કે આ મોટાભાગના જુદા જુદા પ્રોટોકોલોમાં આપણે સામાન્ય રીતે પસાર કર્યું છે પરંતુ જે મહત્વનું છે તે આર્કિટેક્ચરને ધ્યાનમાં લીધા વગર છે તમારે પ્રોટોકોલ ડિઝાઇન કરવાની જરૂર છે તમારે પ્રોટોકોલ્સનો ઉપયોગ કરવાની જરૂર છે જે નીચા દર નીચા દરખાસ્ત અને ઉચ્ચ વિશ્વસનીયતા ઇંડસ્ટ્રિયલ ની જરૂરિયાતો ને પૂરી કરશે આ બધી ઇંડસ્ટ્રિયલ આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને ઇંડસ્ટ્રિયલ કેટરિંગની બાબતમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે આ સાથે આપણે આ લેકચરનો અંત આવે છે